માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ નો ભાગ છે હવે કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ તે વિશાળ શ્રેણીમાં એપ્લિકેશનો ના વિશાળ સમૂહની શ્રેણી ધરાવે છે કેલ્ક્યુલેટર જેવી ખૂબ જ નાની એપ્લિકેશનથી શરૂ કરીને પછી તે સેલ ફોન અને જ્યાં સુધી આપણને સુપર કમ્પ્યુટર જેવા ઉચ્ચતમ કમ્પ્યુટીંગ પ્લેટફોર્મ મળે ત્યાં સુધી તેનો ઉપયોગ થાય છે હવે જ્યારે આપણે નાની એપ્લિકેશનો વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમના નાના કદ અને જગ્યાને લીધે પાવર ની જરૂરિયાતોને આપણે ઑપ્ટિમાઇઝ કરવી પડશે અને ત્યાં આપણે જોઈશું કે માઇક્રોકન્ટ્રોલરનો સૌથી વધુ ઉપયોગ થાય છે બીજી તરફ જ્યારે આપણે કોમ્પ્યુટેશનલ પાવર શોધી રહ્યા હોઈએ ત્યારે એટલે કે આપણે એવી સિસ્ટમો જોઈએ છે જે કોમ્પ્યુટેશનલ હશે અને તે મોટી સંખ્યામાં યુઝર્સ વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ અને કોમ્પ્યુટેશનને ઉકેલવામાં સક્ષમ હશે ત્યાં માઇક્રોપ્રોસેસર્સનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેમની પાસે ફ્લેક્સિબિલિટી હોય છે અને તેઓ સામાન્ય રીતે માઇક્રોકન્ટ્રોલર કરતાં ઊંચા દરે કામ કરવાની ક્ષમતા ધરાવે છે અલબત્ત ત્યાં એવા માઇક્રોકન્ટ્રોલર્સ છે જે વધુ સારા છે અને જે હાઇ સ્પીડ એપ્લીકેશનને સપોર્ટ કરે છે પરંતુ મોટે ભાગે આપણી પાસે આ ગણતરીના કામ માટે માઇક્રોપ્રોસેસર્સ હોય છે હવે તે જે પણ હોય તે માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકન્ટ્રોલર કેટલાક કમ્પ્યુટિંગ તત્વો હોય છે ખરા અર્થમાં તેઓ અમુક ડેટા એલિમેન્ટ પર ગણતરી કરે છે જે ઇનપુટ તરીકે લેવામાં આવે છે અને તે ડેટા એલિમેન્ટને સિસ્ટમની અંદર અમુક રીતે રજૂ કરવામાં આવે છે અને પછી તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે અને આખરે તે પરિસ્થિતિ માં આઉટપુટ આપે છે જો કે આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ મોટાભાગે એનાલોગ હોય છે જેમ કે જ્યારે આપણે પરિસ્થિતિ થી અલગ સિગ્નલો લઈએ છીએ ત્યારે સિગ્નલો પ્રકૃતિ માં એનાલોગ હોય છે પરંતુ ગણતરીના હેતુ માટે જો આપણી પાસે ડિજિટલ ઇનપુટ્સ હોય તો તે વધુ સારું છે આ ડિજિટલ ઇનપુટ્સ આપણને એ અર્થમાં મદદ કરશે કે તે ગણતરીની પ્રક્રિયામાં આવતા ઘોંઘાટ ની માત્રામાં ઘટાડો કરશે અને ગણતરી વધુ સારી રીતે કરી શકાય છે તેથી આ રૂપાંતર એનાલોગ થી ડિજિટલ રૂપાંતરણ ચોક્કસ મોડ્યુલો દ્વારા કરવામાં આવે છે તેથી માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સના અભ્યાસક્રમ સાથે કામ કરતી વખતે આપણે ડેટા ઇનપુટને માત્ર ડિજિટલ તરીકે જ લઈશું અલબત્ત આપણે પછીથી કેટલાક ઇન્ટરફેસિંગ પર ધ્યાન આપીશું જે એનાલોગ સિગ્નલોને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરિત કરશે પરંતુ તે એક અલગ મુદ્દો છે માહિતી માટે કહું તો આ પ્રોસેસર દ્વારા સંગ્રહિત કરવામાં આવે છે અને તેના પર પ્રક્રિયા કરવામાં આવે છે અને તે મૂળભૂત રીતે ડિજિટલ પ્રકૃતિનું હોય છે તેથી કોઈપણ મૂલ્યને ડિજિટલ જથ્થાના રૂપમાં સંગ્રહિત કરવા માટે આપણી પાસે તેમને સંગ્રહિત કરવા માટે કેટલીક સંખ્યાઓ હોવાની જરૂર હોય છે તેથી ઉદાહરણ તરીકે કહો કે જો કોઈ બિંદુના વોલ્ટેજ મૂલ્યને સંગ્રહિત કરી રહ્યા હોઈએ ત્યારે તે બહુ થોડા વોલ્ટ હોય છે અથવા કહો કે તે મિલી વોલ્ટ અથવા એવું કંઈક હોય છે તે મૂલ્ય સંગ્રહિત કરવાનું હોય છે તે અર્થમાં કેટલીક સંખ્યા સંગ્રહિત કરવાની હોય છે અથવા જો આપણે કોઈ વ્યક્તિના નામનું રીપ્રેસનટેશન કરતી કોઈ નામની સ્ટ્રિંગ સંગ્રહિત કરી રહ્યા હોઈએ તો તે પણ કમ્પ્યુટરની અંદર અમુક સંખ્યાઓના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે તેથી આ રીપ્રેસનટેશન એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને તે રીપ્રેસનટેશન તમે કમ્પ્યુટર સિસ્ટમમાં સંખ્યાને કેવી રીતે રજૂ કરવા જઈ રહ્યા છો તે એક મૂળભૂત ભાગ હોય છે જેમ કે આ પ્રોસેસર્સ તેઓ તેના ઉપર કેવી રીતે પ્રક્રિયા કરશે તેથી તે ભાગને સમજવા માટે શરૂઆતમાં આપણે આપણી પાસે રહેલી સંખ્યાઓના વિવિધ પ્રકારો માટે નંબર સિસ્ટમ ની રજૂઆતને સંક્ષિપ્તમાં જોઈશું તે સાથે શરૂઆત કરવા માટે આપણે નંબર સિસ્ટમ્સ પર ધ્યાન આપીશું તેથી નંબર સિસ્ટમ આ કમ્પ્યુટર સિસ્ટમમાં નંબર કેવી રીતે સંગ્રહિત થાય છે તે વિશે વાત કરે છે હવે તમે જાણો છો કે જ્યારે હું નંબર કહું છું ત્યારે આ સંખ્યા વિવિધ પ્રકારની હોઈ શકે છે જેમ કે તે પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે અને આ પૂર્ણાંક ફરીથી ધનાત્મક પૂર્ણાંક હોઈ શકે છે અથવા તે ઋણાત્મક પૂર્ણાંક હોઈ શકે છે અને અન્ય પણ હોઈ શકે છે તે જ રીતે આપણને કેરેક્ટર મળ્યા છે તેનો ઉપયોગ કેરેક્ટર સ્ટ્રીંગ સંગ્રહિત કરવા માટે થાય છે જેમ કે વ્યક્તિનું નામ કહો કે પછી અન્ય સરનામું અને તે બધું તેથી તે રીતે આપણે અક્ષરો સંગ્રહિત કર્યા છે તેથી કેટલાક કોડ દ્વારા અક્ષરો પણ સંગ્રહિત થાય છે અને આ કોડ એક ખૂબ જ લોકપ્રિય કોડ છે જે ASCII કોડ તરીકે ઓળખાય છે જ્યાં દરેક અક્ષરને અમુક પૂર્ણાંક કોડ આપવામાં આવે છે અને આખરે કમ્પ્યુટરની અંદર જે સંગ્રહિત થાય છે અને તે બીજું કંઈ નહીં પરંતુ આ પૂર્ણાંક કોડ છે તેથી તે કમ્પ્યુટરની અંદર એક કેરેક્ટર તરીકે પ્રક્રિયા કરવામાં નથી આવતા પરંતુ તે માત્ર નંબર તરીકે સંગ્રહિત થાય છે પછી અન્ય વર્ગની સંખ્યાઓ જે આપણી પાસે છે તે વાસ્તવિક સંખ્યાઓ છે એટલે કે વાસ્તવિક સંખ્યાઓમાં ફરીથી 2 ભાગ હશે એક પૂર્ણાંક ભાગ છે અને બીજો ભાગ અપૂર્ણાંક ભાગ છે તેથી આ આપણા શાળાના દિવસોથી જાણીતું છે જે સંખ્યાઓને આપણે આપણા ગણિતના વર્ગોમાં સંભાળીએ છીએ તેથી આ તે વસ્તુઓ છે જે આપણે કમ્પ્યુટરની અંદર રજૂ કરવાની જરૂર હોય છે હવે તમે તે કેવી રીતે કરવા જઈ રહ્યા છો તેથી તે બીજી સમસ્યા છે અને આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર સિસ્ટમમાં સંખ્યાઓ બાઈનરી ફોર્મેટ માં સંગ્રહિત થાય છે તેથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ નંબર સિસ્ટમ શું છે સામાન્ય રીતે શું આપણી પાસે જનરલાઈઝ્ડ સિસ્ટમ હોઈ શકે શું આપણી પાસે આર્બિટ્રરી આધારવાળી અને મૂલ્યો વગેરેની ખૂબ જ જનરલાઈઝ્ડ નંબર સિસ્ટમ હોઈ શકે તેથી જો આપણે કોઈપણ નંબરવાળી સિસ્ટમ વિશે વાત કરીએ તો તેમાં એક મહત્વપૂર્ણ ભાગ હોય છે જેને નંબર સિસ્ટમનો આધાર કહેવામાં આવે છે તેથી આધારનો અર્થ એ છે કે તેનો એક અંક દર્શાવી શકે તેટલું ઉચ્ચતમ મૂલ્ય શું હોય છે તે તેથી ત્યાં કેટલા પ્રકારના અંકો હોઈ શકે ઉદાહરણ તરીકે આપણે ડેસિમલ નંબર સિસ્ટમથી પરિચિત છીએ ડેસિમલ નંબર સિસ્ટમમાં આપણને આ આધાર મૂલ્ય 10 તરીકે મળ્યું છે અને આપણી પાસે 0 1 2 થી 9 સુધીના પ્રતીકો અથવા અંકો હોય છે તેથી આપણને 10 જુદા જુદા અંકો મળ્યા છે અને તે નંબર સિસ્ટમનો આધાર 10 છે અથવા જો તમે બાઈનરી નંબર સિસ્ટમને ધ્યાનમાં લો તો આપણે જાણીએ છીએ કે ત્યાં આધાર મૂલ્ય 2 હોય છે અને અંકો 0 અને 1 હોય છે તેથી સામાન્ય રીતે જો આપણી પાસે આ આધાર મૂલ્ય b ની બરાબર હોય તો તેનો અર્થ એ છે કે નંબર સિસ્ટમમાં b શક્ય અંકો હશે આ અંકો 0 1 તરીકે માર્કડ થયેલ હોય છે અને b માઈનસ 1 સુધી જશે તેથી જો આપણે કોઈ પણ સંખ્યા માટે જઈએ તો જેમકે આધાર b સાથે કહો તો તેને d1 d2 જેવા અંકો મળ્યા છે તેથી આ db 1 સુધીના સંભવિત અંકો છે તેથી આ સંભવિત અંકો છે તો પછી આ નંબર સિસ્ટમમાં આપણી પાસે x1 x2 x3 xn સંખ્યા હોઈ શકે છે જેનો આધાર b છે તેથી તે આ રીતે રજૂ થાય છે x1 x2 x3 xnb તેથી આ પહેલો અંક છે કહો કે પ્રથમ પ્રતીક ની કિંમત d1 છે પ્રથમ પ્રતીકની કિંમત d1 છે બીજા પ્રતીકની કિંમત d2 છે ત્રીજું પ્રતીક d3 છે તેથી આ મૂલ્યો b ની ઘાત દ્વારા આપવામાં આવે છે તેથી વાસ્તવમાં આ d1 થી db તે આર્બિટ્રરી મૂલ્યો નથી આ d1 હંમેશા 0 હોય છે અને પછી d2 એ 1 હોય છે તેથી આ રીતે આ d માઈનસ 1 એ મૂલ્ય b માઈનસ 1 છે આ રીતે તે હોય છે તેથી આપણી પાસે a છે જો આ સંખ્યા x1x2 xnb હોય તો તેને આ દ્વારા આપવામાં આવે છે x1 bn 1 x2 bn 2 xn 1 b xn તેથી જો આપણે ઉદાહરણ લઈએ તો ધારો કે આપણને 452 નંબર મળ્યો છે જેનો આધાર 10 છે તો તે આ વ્યાખ્યા સાથે કેવી રીતે સમર્થન આપે છે તેથી તે 4 ગુણ્યાં બેઝ 10 છે અને ઘાત n છે અહીં n ની કિંમત 3 બરાબર છે તેથી 10 ની ઘાત 2 વત્તા 5 ગુણ્યાં 10 ની ઘાત 1 વત્તા 2 છે આ રીતે તે 400 વત્તા 50 વત્તા 2 થાય છે તેથી આ રીતે આધાર ગમે તે હોય તે મુજબ આપણે વિચારી શકીએ છીએ અનેઆપણે ડેસિમલ પદ્ધતિમાં અનુરૂપ સંખ્યા શું છે તે શોધી શકીએ છીએ દાખલા તરીકે જો હું કોઈ અર્બિટ્રરી સંખ્યા લઉં તો કહો કે 234 ને આધાર 6 છે તો આ સંખ્યા શું છે તેથી આ સંખ્યા 2 ગુણ્યાં 6 ની ઘાત 2 વત્તા 3 ગુણ્યાં 6 ની ઘાત 1 વત્તા 4 છે તેથી તે 72 વત્તા 18 વત્તા 4 છે તેથી તે ડેસિમલ સંખ્યામાં 72 વત્તા 18 90 વત્તા 4 94 ડેસિમલ નંબર સિસ્ટમ માં છે તેથી આ ડેસિમલ નંબર સિસ્ટમ છે 6 262 36 4 72184 10 તેથી આ રીતે કોઈપણ નંબર સિસ્ટમમાં આપેલ સંખ્યાઓનું આપણે ડેસિમલ નંબર સિસ્ટમમાં અનુરૂપ મૂલ્ય શોધી શકીએ છીએ અને અલબત્ત આપણે કોઈપણ નંબર સિસ્ટમમાં કોઈપણ સંખ્યાને રજૂ કરી શકીએ છીએ અહીં કહેવાનો મતલબ એ છે કે મને આપવામાં આવેલ કોઈપણ મૂલ્ય જે ડેસિમલ નંબર સિસ્ટમમાં છે તેને હું અન્ય કોઈપણ ઇચ્છનીય નંબર સિસ્ટમમાં રજૂ કરી શકું છું તેથી તે કરી શકાય છે પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે જો નંબર સિસ્ટમનો આધાર b હોય તો આપણી પાસે જે અંકો હોય છે તે 0 1 થી b 1 હોવા જોઈએ તેથી એવું ન હોઈ શકે કે કોઈ અંક મળ્યો હોય અને જેની કિંમત b કરતાં વધુ હોય તેથી તે શક્ય નથી અને તો તે માન્ય નંબર સિસ્ટમ નથી તો હવે કેવી રીતે તેને કન્વર્ટ કરવું એક નંબર સિસ્ટમમાંથી બીજી નંબર સિસ્ટમમાં કેવી રીતે જવું તેથી તે પહેલાં તમે ઓક્ટલ નંબર સિસ્ટમથી પણ પરિચિત છો ઓક્ટલ નંબર સિસ્ટમમાં જ્યાં નંબર સિસ્ટમનો આધાર 8 હોય છે અને તમે જાણો છો કે આપણી પાસે જે અંકો છે તે 0 થી 7 છે પછી આપણને હેકઝાડેસિમલ નંબર સિસ્ટમ મળી છે જ્યાં આ હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાં સંખ્યાઓના આધારનું મૂલ્ય 16 હોઈ શકે છે અને અંકો 0 થી 15 હોઈ શકે છે હવે 15 નું રીપ્રેસનટેશન કરવું મુશ્કેલ છે તેથી આપણે કેટલાક નવા પ્રતીકો રજૂ કરીએ છીએ તેથી 0 થી 9 ત્યાં છે અને તે પછી આપણે કહીએ છીએ A સ્ટેન્ડિંગ ફોર 10 B સ્ટેન્ડિંગ ફોર 11 C સ્ટેન્ડિંગ ફોર 12 અને તે જ રીતે D E અને F છે તેથી આ તે અંકો છે જે આપણી પાસે હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાં છે આ રીતે તમે વિચારી શકો છો તેથી આ A B C D E થી ફરક પડતો નથી તેથી આપણે યાદ રાખવું પડશે કે તેમનું અનુરૂપ ડેસિમલ મૂલ્ય શું છે અને તેના માટે કોઈપણ આર્બિટ્રરી પ્રતીક રજૂ કરી શકાય છે તેથી તે ફરજિયાત નથી કે તમારે A B C D E F ના સંદર્ભમાં તેને લખવું પડશે એ રીતે તમારે અનુરૂપ ડેસિમલ મૂલ્યો યાદ રાખવા પડશે તો ચાલો આપણે આગળ વિચારીએ કે એક નંબર ને એક નંબર સિસ્ટમમાંથી બીજી નંબર સિસ્ટમમાં કેવી રીતે કન્વર્ટ કરવો તેથી યુક્તિ એ છે કે જ્યારે તમે ડેસિમલ નંબર સિસ્ટમમાંથી વિવિધ આધારની નંબર સિસ્ટમમાં રૂપાંતરિત કરો છો ત્યારે એ સંખ્યાને તે આધાર દ્વારા પુનરાવર્તિત રીતે વિભાજિત કરવાનું ચાલુ રાખીશું તેથી આપણે એક ઉદાહરણ લઈશું ધારો કે આપણી પાસે ડેસિમલ સિસ્ટમમાં 723 નંબર છે અને હું તેને બાઈનરી નંબર સિસ્ટમમાં રૂપાંતરિત કરવા માંગુ છું તેથી બાઈનરી નંબર સિસ્ટમ નો આધાર 2 છે અને હું શું કરું છું કે હું ફક્ત 723 ને 2 દ્વારા પુનરાવર્તિત ભાગાકાર કરું છું અને તેના રીમાઇન્ડર શેષ reminder મૂલ્યો નોંધીશ તેથી 723 ને 2 વડે ભાગાકાર કરવામાં આવે છે તેથી જો હું ભાગાંકનો ભાગ અને બાકીનો ભાગ નોંધું તો આ 361 છે અને આ 1 છે તો આ 361 ને જો આપણે ફરીથી 2 વડે ભાગીશું તો આપણે જોઈશું કે તેનું મૂલ્ય શું હોય છે તેથી 361 ને 2 વડે ભાગ્યા તો આ મને 180 જેટલો ભાગાકાર આપશે અને ફરીથી તેનો શેષ 1 તરીકે આપશે પછી આ 180 ને 2 વડે ભાગ્યા તો તે મને 90 ભાગાકાર તરીકે આપશે અને 0 શેષ તરીકે આપશે 90 ભાગ્યા 2 મને 45 ભાગાકાર આપશે અને 0 શેષ તરીકે આપે છે 45 ને 2 વડે ભાગવાથી મને 22 ભાગાકાર મળે છે અને 1 શેષ તરીકે મળે છે 22 ભાગ્યા 2 મને 11 ભાગાકાર આપે છે અને 0 શેષ રહે છે અને 11 ભાગ્યા 2 મને 5 ભાગાકાર આપે છે અને 1 શેષ તરીકે રહે છે 5 ને 2 વડે ભાગ્યા તો આ 2 ભાગાકાર આપે છે અને શેષ 1 રહે છે 2 ને 2 વડે ભાગવામાં આવે તો તે 1 ભાગાકાર આપે છે અને 0 શેષ રહે છે અને પછી 1 ને 2 વડે ભાગવામાં આવે તો આ 0 ભાગાકાર તરીકે આપે છે અને 1 શેષ આપે છે હવે સંખ્યા દર્શાવતી વખતે તમે જોશો કે આ છેલ્લો અંક આ ચોક્કસ અંક 2 વડે ઘણી બધી વખત ભાગાકાર કર્યા પછી આવ્યો છે આ સૌથી મહત્વપૂર્ણ અને મહત્વનો અંક હોવો જોઈએ તે સૌથી નોંધપાત્ર અંક છે બાઈનરી નંબર સિસ્ટમમાં નંબર લખતી વખતે આપણે આ ક્રમમાં લખીશું તો પહેલા 1 પછી 0 પછી 2 એકવાર પછી ફરીથી 0 પછી 1 પછી બે વખત શૂન્ય પછી બે વખત 1 તેથી આ બાઈનરી નંબર સિસ્ટમમાં 723 નું રીપ્રેસનટેશન છે તેથી તે જ રીતે તમે કોઈપણ અન્ય નંબર સિસ્ટમમાં કોઈપણ સંખ્યાને રજૂ કરી શકો છો ઉદાહરણ તરીકે ધારો કે આપણે હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાં નંબર 557 રજૂ કરવો છે તેથી આ બેઝ 10 છે તેને આપણે હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવા માંગીએ છીએ એટલે કે બેઝ 16 નંબર સિસ્ટમ માં તેથી આપણે એ કરવાનું છે કે તે જ વસ્તુ 557 ને 16 વડે ભાગ્યા તેથી આ તમને 34 અને રીમાઇન્ડર તરીકે 13 આપશે હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાં 13 એ પ્રતીક D દ્વારા રજૂ થાય છે તેથી આ D છે પછી આ 34 ને 16 વડે ભાગ્યા તેથી આ તમને ભાગાકાર તરીકે 2 અને રીમાઇન્ડર તરીકે 2 આપશે અને પછી આ 2 જ્યારે તમે 16 વડે ભાગશો ત્યારે તે ભાગાકાર તરીકે 0 અને રીમાઇન્ડર તરીકે 2 આપશે તેથી તમારી પાસે જે નંબર છે તે ફરીથી આ ક્રમમાં છે અને 22D એ હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાંની સંખ્યા છે તેથી આ 557 ની બેઝ 10 થી હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાં રજૂઆત છે તેથી આ રીતે તમે કોઈપણ સંખ્યાને ડેસિમલ નંબર સિસ્ટમમાંથી અન્ય નંબર સિસ્ટમમાં રૂપાંતરિત કરી શકો છો અને તેને નંબર સિસ્ટમના આધાર દ્વારા વિભાજિત કરી શકો છો આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓને પણ કન્વર્ટ કરી શકીએ છીએ પરંતુ વાસ્તવિક સંખ્યામાં શું થાય છે કે જો આ સંખ્યાનો પૂર્ણાંક ભાગ હોય તો તે પછી આપણને ડેસિમલ ભાગ મળશે અને તે પછી આપણને અપૂર્ણાંક ભાગ મળ્યો છે હવે આ કિસ્સામાં પૂર્ણાંક ભાગમાં તમે આ બાજુથી આ બાજુ જઈ રહ્યા છો તેમ સંખ્યાઓનું વેઈટ અંકોના વેઈટ માં વધે છે અહીં એક અંક આ પોઇન્ટ ના અંક કરતાં વધુ મહત્વપૂર્ણ છે અને તે તેના ઘાત થી ચાલે છે બીજી તરફ અપૂર્ણાંક ભાગ પર અંકો સાથેની સંખ્યાઓ જે અપૂર્ણાંક પોઇન્ટની નજીક છે એટલે કે આ પોઇન્ટ ડેસિમલ પોઇન્ટ છે તે વધુ મહત્વ ધરાવે છે તેથી જેમ જેમ તમે આ ડેસિમલ પોઇન્ટથી દૂર જશો તેમ તે અંકનું મહત્વ ઘટતું જાય છે તેથી તમે કહી શકો કે જો આપણી પાસે ડેસિમલ નંબર સિસ્ટમમાં 5 75 નંબર હોય અને આપણે તેને બાઈનરી નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવા માંગતા હોઈએ તો પછી સૌ પ્રથમ આ 5 ને બાઈનરી નંબર સિસ્ટમમાં રૂપાંતરિત કરવું પડશે તેથી 5 ને 2 વડે ભાગવા થી આપણને 2 મળ્યા છે મને માફ કરશો તમને ભાગ તરીકે 2 અને રીમાઇન્ડર તરીકે 1 મળ્યો છે પછી 2 ને 2 વડે ભાગ્યા તો તમારી પાસે ભાગાકાર તરીકે 1 અને રીમાઇન્ડર તરીકે 0 હોય છે અને પછી આ 1 ને 2 વડે ભાગ્યા તો તમારી પાસે ભાગ તરીકે 0 અને 1 રીમાઇન્ડર હોય છે તેથી 5 ભાગ માટે મને 101 અંકો મળ્યો છે પછી ડેસિમલ પોઇન્ટ આવે છે અને હવે આ 0 75 બેઝ વડે ભાગવાને બદલે આપણે બેઝ વડે ગુણાકાર કરીશું 75 માં 2 જે તેને 1 5 બનાવશે અને તે 1 5 માં આપણે 1 ને નોંધપાત્ર સંખ્યા તરીકે લઈશું તો આને 2 વડે ગુણાકાર કરવાથી મને 1 તેથી તેમાંથી આ 1 મહત્વપૂર્ણ છે તેથી આ 1 લેવામાં આવે છે અને આ 0 5 ને ફરીથી 2 દ્વારા ગુણાકાર કરવામાં આવે છે 0 મળે છે ફરીથી તે 1 લેવામાં આવે છે અને પછી તે 0 થાય છે તેથી તે પછી આ મૂલ્ય 0 થઈ ગયું છે અને ફરીથી ગુણાકાર કરવાનો કોઈ અર્થ નથી તેથી અહીં અપૂર્ણાંક ભાગ 1 1 તરીકે રજૂ થાય છે અને તમે જુઓ છો કે આ ખરેખર 5 75 માટે સંખ્યા દર્શાવે છે કારણ કે ડેસિમલ પોઇન્ટ પહેલાની ડાબી બાજુ 5 જમણી બાજુ દર્શાવે છે રજૂઆત 1 માં 2 ઘાત માઇનસ 1 છે કારણ કે તે નંબર સિસ્ટમનો આધાર 2 છે તેથી આપણે 2 ઘાત ઓછા 1 વત્તા 1 માં 2 ઘાત ઓછા 2 2 ઘાત માઇનસ 1 એટલે કે 0 5 વત્તા 0 25 જેટલો અડધો છે તેથી આ 0 75 છે તેથી આ રીતે તમે જોશો કે આ સંખ્યાને જો આપણે અપૂર્ણાંક ભાગને નંબર સિસ્ટમના પાયા દ્વારા ગુણાકાર કરીએ તો તેના પૂર્ણાંક ભાગને આગામી નોંધપાત્ર અંક તરીકે લઈએ અને બાકીના અપૂર્ણાંક ભાગને નંબર સિસ્ટમના આધાર દ્વારા ગુણાકાર કરવાનું ચાલુ રાખીએ તેથી આ રીતે આપણે તે ચોક્કસ નંબર સિસ્ટમના સ્વરૂપમાં રજૂ થયેલ સંપૂર્ણ અપૂર્ણાંક ભાગ મેળવી શકીએ છીએ તેથી મૂળભૂત રીતે જો આ સંખ્યા એવી હોય કે તે નંબર સિસ્ટમમાં તેને ચોક્કસ રીતે રજૂ કરી શકાતી નથી ઉદાહરણ તરીકે જો અપૂર્ણાંક ભાગ 0 33 હોય તો જો તમે 0 33 ને 2 વડે ગુણાકાર કરતા જશો તો તે ક્યારેય 0 પર આવશે નહીં તેથી તેમાં કેટલાક રીમાઇન્ડર બાકી રહેશે તેથી તે ત્યાં છે પરંતુ તે હશે તેથી થોડા સમય પછી શું થાય છે કે જ્યારે તમે તે નંબરને કમ્પ્યુટર સિસ્ટમમાં સંગ્રહિત કરો છો ત્યારે તમને એક મર્યાદિત શબ્દ કદ મળી જાય છે તેથી તમે અમુક ચોકસાઈથી આગળ સંખ્યાનું રીપ્રેસનટેશન કરી શકતા નથી તમારે તે પોઇન્ટએ રોકવું પડશે અને તે ગમે તે હોય તમારે તે રીપ્રેસનટેશન તરીકે લેવું પડશે જો કે તે ચોક્કસપણે ક્યારેય 0 33 ની બરાબર નહીં હોય અથવા તમે ગમે તે ધ્યાનમાં લીધેલા અંકોની સંખ્યા નહીં હોય તેથી આ રીતે આપણે એક નંબર સિસ્ટમમાંથી બીજી નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરી શકીએ છીએ અન્ય શૉર્ટકટ પદ્ધતિઓ છે જેના દ્વારા તમે સંખ્યાને હેકઝાડેસિમલ અથવા ઓક્ટલ નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરી શકો છો જો તમારી પાસે ડેસિમલ નંબર D માં સંખ્યા હોય અને જો તમારી પાસે અનુરૂપ બાઈનરી સંખ્યા B હોય તો ધારો કે આ સંખ્યાનું બાઈનરી રીપ્રેસનટેશન છે તો તમે ઓક્ટલ માટે શું કરી શકો છો ઓક્ટલ નંબર સિસ્ટમ માટે તમે તેને 3 બિટ્સ ના જૂથોમાં બિટ્સના સંદર્ભમાં વિભાજિત કરી શકો છો તેથી તે દરેક 3 બીટ નું જૂથ હોય છે તેથી તે ગમે તે હોય હવે તમે આ 3 બીટ નંબરના દરેક જૂથને અનુરૂપ ઓક્ટલ ડિજિટ માં રૂપાંતરિત કરી શકો છો અને તે ઓક્ટલ રીપ્રેસનટેશન હશે ઉદાહરણ તરીકે જો હું બાઈનરી નંબર સિસ્ટમમાં 45 નંબરને ધ્યાનમાં લઉં તો આ 1 0 છે તો આ 1 છે આ 2 ની ઘાત 32 16 8 4 2 છે અને જો આપણે તે રીતે લઈએ તો તેથી આ 40 છે આ પણ 1 છે આ 0 છે આ 1 છે તેથી 1 0 1 1 0 1 એ 45 ની બાઈનરી રજૂઆત છે હવે જેમ કે મેં તેને ઓક્ટલ નંબર સિસ્ટમમાં કન્વર્ટ કરવાનું કહ્યું છે તેથી તમારે તેને 3 બિટ્સ માં જૂથબદ્ધ કરવું પડશે તો ત્યાં આ 3 બિટ્સ છે જે મને 5 અંક નો નંબર આપે છે આ મને 55 આપે છે તેથી 55 નો આધાર 8 છે અને તમે તેને ચકાસી શકો છો તે 5 ગુણ્યાં 8 વત્તા 5 છે જે 45 ની બરાબર છે તેથી આ 55 ઓક્ટલ સિસ્ટમમાં છે જે ડેસિમલ પદ્ધતિમાં 45 છે આ જ નંબરને જો તમે હેકઝાડેસિમલ સ્વરૂપમાં રજૂ કરવા માંગતા હોવ તો તમારે 4 બીટ નું ગ્રુપ લેવું પડશે આ એક 4 બીટ ગ્રુપ છે હવે તે પછી આમાં માત્ર 2 અંકો છે જે 0 અને 1 છે તેથી તમારે તેને વધુ 2 શૂન્ય વડે વધારવું પડશે તેથી આ આપણી પાસે આગામી અંક છે તેથી આ ભાગ 8 વત્તા 4 છે આ 12 વત્તા 1 છે અને 13 એ D છે અને આ ભાગ 2 દર્શાવે છે તેથી તે 2 છે તેથી આ 2 D છે હેકઝાડેસિમલ નંબર સિસ્ટમમાં આ 2 D છે તેથી તમે આ 2 D ને કન્વર્ટ કરી શકો છો અને એ તપાસી શકો છો કે તે ખરેખર હેકઝાડેસિમલ નંબર સિસ્ટમ 2 ગુણ્યાં 16 વત્તા D માં રજૂ કરે છે જે D 13 છે તેથી તે 32 વત્તા 13 બરાબર 45 છે તેથી આ રીતે આ નંબર સિસ્ટમનો ઉપયોગ કરીને તમે કોઈપણ નંબર સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો તે બધી સમાન છે અને તમે યોગ્ય ફોર્મેટ માં સંખ્યાઓ રજૂ કરી શકો છો અલબત્ત તમે આ વાસ્તવિક સંખ્યાઓનું બીજું રીપ્રેસનટેશન કરી શકો છો જેને આપણે અહીં ધ્યાનમાં લેતા નથી અને તે ફ્લોટિંગ પોઈન્ટ રીપ્રેસનટેશન છે અત્યાર સુધી આપણે જે પણ વાસ્તવિક સંખ્યાઓ દર્શાવી છે તેમાં આપણે જોયું છે કે ડેસિમલ પોઇન્ટ નિશ્ચિત હતું તેથી તેઓ ફિક્સ પોઈન્ટ નંબર સિસ્ટમ તરીકે ઓળખાય છે ફ્લોટિંગ પોઈન્ટનું રીપ્રેસનટેશન પણ એવું છે કે જે થોડું કોમ્પ્લેક્સ છે અને મોટાભાગના માઇક્રોપ્રોસેસર્સ અને માઇક્રોકન્ટ્રોલર્સ કે જેની આપણે ચર્ચા કરીશું તેમની પાસે આ ફ્લોટિંગ પોઈન્ટ ક્ષમતાઓ નહીં હોય સામાન્ય રીતે તે માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકન્ટ્રોલર સાથે કેટલાક કો પ્રોસેસર દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેથી આપણે તે ભાગમાં જઈશું નહીં તેથી મોટે ભાગે પૂર્ણાંક સંખ્યાઓ વિશે વાત કરવામાં આવશે અને કેટલાક કિસ્સાઓમાં આપણે આ વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરી શકીએ છીએ અને તે પણ નિશ્ચિત પોઇન્ટ સંકેતચિહ્નોમાં તેથી આગળની મહત્વની બાબત જે આપણે જોઈશું તે એ છે કે આ ઑપરેશન કેવી રીતે કરવું જેમ કે બેઝિક નંબર સિસ્ટમ્સમાં બેઝિક નંબરમાં આ સરવાળો બાદબાકી ગુણાકાર કેવી રીતે કરવા તેથી આપણી પાસે જે પ્રથમ સૌથી મહત્વપૂર્ણ કામગીરી છે તે 2 સંખ્યાઓનો ઉમેરો છે હવે ગણિતમાં આપણા શાળાના દિવસોના જ્ઞાન મુજબ આપણે 2 સંખ્યાઓનો ઉમેરો કરી શકીએ છીએ મૂળભૂત રીતે જો મારી પાસે 2 સંખ્યાઓ હોય તો કહો કે 1 0 1 1 અને કહો કે 0 1 0 1 તો તમે તેને બીટ બાય બીટ ઉમેરી શકો છો અને હું અહીં બાઈનરી નંબર સિસ્ટમ વિશે વાત કરી રહ્યો છું તેથી 1 વત્તા 1 નો સરવાળો 0 થાય છે કેરી 1 તરીકે જનરેટ થાય છે તેથી 1 વત્તા 1 એ 0 થાય છે અને 1 કેરી તરીકે જનરેટ થાય છે 1 વત્તા 1 એ 0 છે તેઓ 1 તરીકે કેરી જનરેટ કરે છે અને આ પણ 0 છે અને ત્યાં કેરી જનરેટ થાય છે જે 1 છે તો ચાલો આપણે તેને તપાસીએ તેથી આ 8 વત્તા 2 વત્તા 1 છે એટલે કે 11 અને આ સંખ્યા 1 0 1 છે એટલે કે 5 તેથી 11 વત્તા 5 એટલે 16 થાય છે 2 2 2 તેથી તમે જુઓ છો કે આ 16 નું રીપ્રેસનટેશન છે પરંતુ અલબત્ત એક ચિંતા એ છે કે જ્યારે હું આને 11 અને 5 જેવા નંબર તરીકે લઈ રહ્યો છું ત્યારે મેં 4 બીટ નું રીપ્રેસનટેશન લીધું છે પરંતુ મને જે પરિણામ મળ્યું છે તે 5 બીટ રીપ્રેસનટેશન છે તેથી તે નંબર 16 ન હોઈ શકે અને 4 બીટ નંબર સિસ્ટમમાં તેને રજૂ કરી શકાતું નથી તેથી કમ્પ્યુટર સિસ્ટમમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યા છે કારણ કે કમ્પ્યુટર્સમાં આપણે ઇંડીવિડ્યૂઅલ સંખ્યાઓને આર્બિટ્રરી લંબાઈ આપી શકતા નથી આર્બિટ્રરી કદની સંખ્યાઓ પર ઉમેરણ કરી શકાતું નથી તેથી ત્યાં કંઈક આપણે પ્રોસેસર નું શબ્દ કદ કહીએ છીએ મને માફ કરજો તેને પ્રોસેસરનું શબ્દ કદ કહેવામાં આવે છે અને આ શબ્દ કદ કહે છે કે ડેટાનું કદ શું હોય છે કે જેના પર આ પ્રોસેસર કામ કરશે તેથી જો પ્રોસેસર 4 બીટ ડેટા પર કામ કરે તો આ એક સમસ્યા બની જાય છે તેથી આપણે ત્યાં 5 બીટ પરિણામ સંગ્રહિત કરી શકતા નથી તેથી આપણે આ 5 બીટનું કોઈ પરિણામ મેળવી શકતા નથી તેથી આ મુશ્કેલી ઊભી કરે છે અને આ પરિસ્થિતિને ઓવરફ્લો ની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે તેથી પરિણામ 4 બીટની રજૂઆત કરતાં વધુ છે અને ઘણી વખત આપણે આ વધારાના એક બીટને સમાયોજિત કરવાનો પ્રયાસ કરીએ છીએ જે અમુક વધારાના સ્ટોરેજના માધ્યમથી જનરેટ થાય છે જેને પ્રોસેસરમાં આપણે સામાન્ય રીતે કેરી બીટ કહીએ છીએ તેથી આ વધારાના બીટને સંગ્રહિત કરવા માટે એક વધારાની જગ્યા ફાળવવામાં આવી હોય છે જે જનરેટ થાય છે અને આ ઘણીવાર કેરી બીટ તરીકે ઓળખાય છે પરંતુ તમારે એક વાત સમજવી જોઈએ કે જો આપણે બે n બીટ નંબરો ઉમેરી રહ્યા હોઈએ તો પરિણામ n પ્લસ 1 બીટનું હોઈ શકે છે અને તેનાથી વધુ નહીં જો તમે 2 n બીટ નંબર ઉમેરતા હોવ તો પરિણામ n પ્લસ 1 બીટનું હોઈ શકે છે અને તેનાથી વધુ નહીં તે ઉમેરણ કરવા માટે સિંગલ કેરી બીટ રાખવાને યોગ્ય ઠેરવે છે